ચાલો આપણે આ તરફ જઈએ આ વિભેદક માં થોડો ફેરફાર કરવા દો મારી પાસે બીજું કેપેસિટર અને C1 માથી વિદ્યુત પ્રવાહ જોશું આ કુલ કેપેસિટર C દ્વારા વિદ્યુત પ્રવાહ કેપેસિટર C માથી વિદ્યુત પ્રવાહ જે શું છે C d v c d t આને તે R માથી વિદ્યુત પ્રવાહ જે V s માઇનસ V c વિભાજિત R કેપેસિટર C1 નો વિદ્યુત પ્રવાહ જે C1 તેથી જો હું ચલોને ડાબી બાજુએ જૂથબદ્ધ કરું અને તમે તેને સામાન્ય સ્વરૂપમાં પણ મુકો તો મને RC C1 મળશે તેથી તે આ પદ અને તે પદનું ધ્યાન રાખે છે V c આમ તે સમયે તે હતું V s R C 1 d v s d t પરંતુ તમે અહીં શું નોંધ્યું છે વિભેદક સમીકરણનો ઓર્ડર શું છે વિદ્યાર્થી 1 1 તે હજુ પણ પ્રથમ ઓર્ડર છે તેથી કૃપા કરીને આના વિશે વિચારો હવે આ બે કેપેસિટર સાથેની સર્કિટ છે પરંતુ જ્યારે આપણે વિભેદક સમીકરણ મેળવ્યું ત્યારે આપણે જોયું કે તે પ્રથમ ઓર્ડર નું હતું આ કેપેસિટર વોલ્ટેજ Vc ની દ્રષ્ટિએ વિભેદક સમીકરણ શું હતું RC C1 સમય સાથેનું વિકલન Vc Vs RC1 તેથી તમે અહીં જુઓ છો તે ચલનું સર્વોચ્ચ વિકલન 1 છે તેથી આ પ્રથમ ઓર્ડર વિભેદક સમીકરણ છે અને પરિણામે આ સર્કિટ પણ પ્રથમ ઓર્ડર સર્કિટ છે સર્કિટનો ઓર્ડર બીજું કંઈ નથી વિભેદક સમીકરણનો ઓર્ડર જે સર્કિટને સંચાલિત કરે છે તો તે પ્રથમ ઓર્ડર માં શા માટે આવે છે શું મારે અહીં પ્રથમ ઓર્ડર સંબંધની અપેક્ષા રાખવી જોઈએ અથવા ઠીક છે મને બીજી સર્કિટ લેવા દો કે જેના માટે તમે વિભેદક સમીકરણ લખવાનો પ્રયાસ કરી શકો અને ચાલો કહીએ કે તે પણ Vs દ્વારા ચલાવાય છે તમે કોઈપણ ચલ પસંદ કરી શકો છો અને તમે તેને પછીથી અજમાવી શકો છો પરંતુ તમે જોશો કે આમાં તમને જે સમીકરણ મળશે તે બીજા ઓર્ડર માં હશે કારણ કે બે કેપેસિટર ની હાજરી છે તો તે શું છે જે આ પ્રથમ ઓર્ડર બનાવે છે હવે મેં જે અહીં પ્રકાશિત કર્યું છે તે છે ડાબી બાજુ જે સજાતીય ભાગ છે જો હું જમણી બાજુને 0 થી ઘટાડીશ હવે સર્કિટ માટે સજાતીય વિભેદક સમીકરણ કઈ સ્થિતિને અનુરૂપ છે સજાતીય વિભેદક સમીકરણ પણ સર્કિટનું વર્ણન કરે છે પરંતુ કઈ સ્થિતિમાં વિદ્યાર્થી V s 0 તરફ તેથી સ્રોત મુક્ત સર્કિટ જ્યારે તમે સ્રોતને 0 પર સેટ કરો છો ત્યારે વિભેદક સમીકરણ જે સર્કિટ પર નિયંત્રણ કરે છે તે સજાતીય સમીકરણ છે તેથી તેથી જ જમણી બાજુ 0 છે ઇનપુટ 0 છે તેથી તેનો અર્થ શું છે અને તે સ્થિતિમાં સર્કિટનું શું થાય છે જ્યારે V s 0 હોય તેથી જ્યારે V s 0 મારી પાસે R C 1 અને C છે તો આપણી પાસે કેટલા કેપેસિટર છે 2 અગાઉની સર્કિટની જેમ જ કારણ કે હું C1 અને C2 દોરું છું તેનો અર્થ એ નથી કે ખરેખર બે કેપેસિટર છે તે અહીં છે બેને એકમાં અવલોકન કરી શકાય છે એ જ રીતે અહીં આ બે કેપેસિટર સમાંતરમાં છે તે સ્રોત મુક્ત સ્થિતિમાં નથી તેથી તે તે છે જે તેને પ્રથમ ઓર્ડર સર્કિટ બનાવે છે અને હકીકતમાં તમે આમાંથી ટાઈમ કોંસ્ટંટ નક્કી કરી શકો છો તે નથી તમારી પાસે કુલ કેપેસીટન્સ કેટલું છે વિદ્યાર્થી તેની સામે અવરોધ શું છે વિદ્યાર્થી R R તેથી તે બરાબર છે જે તમે અહીં જુઓ છો ખરેખર આ માત્ર ટાઈમ કોંસ્ટંટ છે જો અહીં ગુણાંક 1 હોય પરંતુ મેં તેને તે રીતે સામાન્ય બનાવ્યું છે તેથી મુદ્દો એ નથી કે હું આ સર્કિટમાં કેટલા કેપેસિટર દોરું છું તેથી પહેલા તમે બધા સ્રોતોને 0 પર સેટ કરો અને પછી તમે બધા સંભવિત સમાંતર સંયોજનોને એક જ કેપેસિટર માં ભેગા કરો દાખલા તરીકે આ કિસ્સામાં તમે ખૂબ સ્પષ્ટ રીતે જાણો છો કે અસરકારક કેપેસીટન્સ C 1 c 2 સાથે આ પ્રથમ ઓર્ડર સર્કિટ છે તેથી અહીં પણ તે જ વસ્તુ થાય છે તે સહેજ વધુ જટિલ છે કારણ કે Vs ની હાજરી સાથે તે સ્પષ્ટ નથી કે તેઓ સમાંતરમાં છે પરંતુ જો Vs એ 0 પર સેટ છે તો તે ખૂબ જ સ્પષ્ટ છે કે તેઓ સમાંતરમાં છે તેથી તે ખરેખર પ્રથમ ઓર્ડર સર્કિટ છે તમારી પાસે એક અલગ સર્કિટ છે જ્યાં RC1 અને CR શ્રેણીમાં છે તેથી અહીં એવું નથી હકીકતમાં તે બે શ્રેણીમાં છે શ્રેણી જોડાણનો અર્થ એ છે કે KCL તેમના દ્વારા વિદ્યુત પ્રવાહ ને સમાન રીતે દબાણ કરે છે તેથી તેઓ શ્રેણીમાં છે તેથી હવે તે બહાર આવ્યું છે કે શ્રેણીનો કેસ થોડો વધુ જટિલ છે તેમાં કેટલીક નિશ્ચિતતાઓ સામેલ છે પરંતુ આ કોર્સના હેતુ માટે ચાલો કહીએ કે તમે સિસ્ટમનો ઓર્ડર શોધવા માંગો છો જે તમે સ્રોતોને 0 પર સેટ કરો છો પછી તમે બધી સંભવિત શ્રેણી અને સમાંતર સંયોજનોને એકજ કેપેસિટર માં ભેગા કરો પછી કેટલા કેપેસિટર્સ બાકી છે તે જુઓ તે સર્કિટનો ઓર્ડર છે અને અલબત્ત આ કિસ્સામાં અમે ફક્ત પ્રથમ ઓર્ડર સિસ્ટમ સાથે જ વ્યવહાર કરીશું અને તમને ટાઈમ કોંસ્ટંટ પણ તે જ રીતે મળશે તેથી તમે સમગ્ર વસ્તુને પ્રથમ ઓર્ડર નેટવર્કમાં લાવી દો એટલે કે તમે બધું જ કરો સમાંતર અને શ્રેણીમાં જોડેલ કેપેસિટર ને ભેગા જુઓ તમને એક જ કેપેસિટર મળશે પછી તમે શોધી શકો છો કે કેપેસિટર શું અવરોધ દેખાય છે તે અસરકારક કેપેસિટન્સ × અસરકારક રજીસ્ટન્સ જે ટાઈમ કોંસ્ટંટ છે તેથી મારો મતલબ છે કે જો તમારી પાસે શ્રેણીમાં C 1 અને C 2 હોય તો તમે તેનું મૂલ્ય C 1 C 2 વિભાજિત C 1 C 2 એકજ કેપેસિટર તરીકે લો છો તમે સર્કિટનો ઓર્ડર નક્કી કરો જ્યાં સુધી ઓર્ડર 1 હોય ત્યાં સુધી અસરકારક કેપેસિટરની સંખ્યાની ગણતરી કરો આપણે આ પાઠમાં વર્ણવેલ પદ્ધતિઓને લાગુ કરશું